નમસ્કાર તેથી આજે આપણે સ્ટેટ વેરીયબલ એનાલીસીસ પર આપણી ચર્ચા શરૂ કરીશું અને ખાસ કરીને આ સેશન માં આપણે સિસ્ટમ ના ગ્રાફિકલ મોડેલ વિશે ચર્ચા કરીશું તો ચાલો કંટ્રોલ સિસ્ટમ માં ઉપયોગમાં લેવાતા વિવિધ ગ્રાફિકલ મોડેલને સમજવાનો પ્રયત્ન કરીએ તેથી મૂળભૂત રીતે ગ્રાફિકલ મોડેલ સિસ્ટમની સચિત્ર રજૂઆત સિવાય કશું જ નથી સામાન્ય રીતે આપણે પ્રેઝેંટેશન માટે ફક્ત લિનીઅર સિસ્ટમ લઈએ છીએ ઉદાહરણ તરીકે જો તમે સ્લાઇડમાં બતાવેલ ફિગર જોશો તો તે સિસ્ટમની ગ્રાફિકલ રજૂઆત છે જેમાં એક ઇનપુટ અને આઉટપુટ છે અને તમારી વચ્ચે સિસ્ટમની ગાણિતિક રજૂઆત છે તેથી સામાન્ય રીતે આપણે બે અલગ અલગ પ્રકારના ગ્રાફિકલ મોડેલ્સ નો ઉપયોગ કરીએ છીએ એક છે બ્લોક ડાયાગ્રામ અને બીજું છે સિગ્નલ ફ્લો ગ્રાફ તો હવે ચાલો પહેલા સમજીએ કે બ્લોક ડાયાગ્રામ શું છે બ્લોક ડાયાગ્રામ એ ચોક્ક્સ મૂળભૂત ગાણિતિક ઓપરેશન ને પ્રસ્તુત કરતા સિમ્બોલ્સ ને એકબીજા સાથે એવી રીતે જોડાયેલા છે કે એકંદરે ડાયાગ્રામ એ સિસ્ટમના ગાણિતિક મોડેલનું પાલન કરે છે જો તમે આ ચોક્કસ બ્લોક ડાયાગ્રામને જોશો તો તમારી પાસે Uએ ઇનપુટ તરીકે અને Yએ આઉટપુટ તરીકે છે અને અંદર તમારી પાસે બ્લોક્સ નો સમૂહ છે જે તમે જ્યારે ગાણિતિક રીતે રજૂ કરો છો ત્યારે તે સંપૂર્ણ સિસ્ટમનું મોડેલ આપશે તેથી બ્લોક ડાયાગ્રામમાં આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ વિવિધ વસ્તુઓમાં ઉપયોગ કરશું પછી તે સિગ્ન્લસ હોય અથવા પ્રોસેસિંગ બ્લોક્સ હોય આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મનો ઉપયોગ બ્લોક ડાયાગ્રામમાં સિસ્ટમના મોડેલને રજૂ કરવા માટે કર્યો છે બ્લોક ડાયાગ્રામમાં ઉપયોગમાં લેવાતા ઓપરેશન સરવાળો અથવા ગેઇન અથવા ટ્રાન્સફર ફંકશન દ્વારા ગુણાકાર હોઈ શકે છે આ કિસ્સામાં ઉદાહરણ તરીકે જો તમે જુઓ તો આ સિમ્બોલ એ સરવાળા માટે છે જ્યાં તમારી પાસે વિવિધ સિગ્ન્લસ નો સરવાળો છે તેથી અહીં તમારી પાસે U એ સરવાળો કરેલા સિગ્નલ તરીકે છે અને Zએ નેગેટીવ છે તેથી Us Z એ આઉટપુટ છે જેને તમે Vતરીકે જોશો અને પછી ટ્રાન્સફર ફંક્શન ની ગાણિતિક રજૂઆત કે જે G છે જે તમારી પાસે હશે અને પછી તમારી પાસે Y છે તેથી તમે આ ખાસ બ્લોક ડાયાગ્રામમાં જુદા જુદા એલીમેન્ટ્સ જોશો અને આપણે જુદા જુદા એલીમેન્ટ્સ ની ચર્ચા કરીશું જેને આપણે એક પછી એક બ્લોક ડાયાગ્રામમાં જોઇશું પહેલા ચાલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે સમર શું છે સમર એટલે વેરીયબલ્સ નો સરવાળો અને બાદબાકી તેથી જ્યારે તમે વેરીયબલ્સ ને ઉમેરવા અથવા બાદ કરવા માંગો છો ત્યારે તમે સમર દ્વારા તેમને રજૂ કરો છો અથવા તમે તેને સમિંગ જંકશન પણ કહી શકો છો તેથી જો તમે આ આકૃતિ જોશો તો તમને એક સમિંગ બ્લોક દેખાશે જ્યાં તમારી પાસે મલ્ટીપલ ઇનપુટ્સ આવે છે અને પછી તમારી પાસે એક યુનિક આઉટપુટ છે જે Y છે સમર એ એક સર્કલ દ્વારા રજૂ થાય છે જો તમે આ આકૃતિ જુઓ છો તો તે સર્કલ દ્વારા દર્શાવવામાં આવે છે અને તેની તરફ નિર્દેશન કરેલા તીરની સંખ્યા જે સમર ના ઇનપુટ સિવાય બીજું કંઇ પણ નથી અને એક જ તીર જે સમર ના આઉટપુટ સિવાય બીજું કંઈ નથી તેથી જો અહીં તમે ઇનપુટ્સ જોશો કે X1sX2s X3 છે અને દરેક તીર માં તમે જોશો કે આ વત્તા અથવા બાદબાકી નું ચિહ્ન પ્રસ્તુત થયેલ છે જે સૂચવે છે કે શું તમે સિગ્નલનો સરવાળો કરવા માંગો છો અથવા તમે બાદબાકી કરવા માંગો છો જો તમે આ આકૃતિ જોશો તો તમારી પાસે બે ઇનપુટ્સ સરવાળા તરીકે છે અને એક બાદબાકી તરીકે છે તેથી YsX1sX2s X3 સર્કલ ને છોડીને જતુ એક તીર તરીકે દેખાતું આઉટપુટ વેરીયબલ એ ઇનકમિંગ વેરીયબલ નાં કુલ સરવાળા તરીકે વ્યાખ્યાયિત થાય છે તેથી સમર મૂળભૂત રીતે વેરિયબલ્સ ઉમેરવા અથવા બાદબાકી માટે વપરાય છે ચાલો હવે ગેઇન બ્લોક વિશે વાત કરીએ કોન્સ્ટન્ટ દ્વારા સિંગલ વેરીયબલ નો ગુણાકાર એ ગેઇન બ્લોક દ્વારા રજૂ થાય છે ગેઇન ના મૂલ્ય પર કોઈ બંધન નથી તેથી તે કા તો પોઝિટીવ અથવા નેગેટીવ હોઈ શકે છે અથવા તે અન્ય કોન્સટન્ટ્સ અને અથવા સિસ્ટમ પેરામીટર્સ નું બીજગાણિતિક ફંકશન હોઈ શકે છે તેથી જો તમે આ બ્લોક જુઓ તો A એ ગેઇન બ્લોક છે તેથી આ કિસ્સામાં YsAX જો તમે A 5 ની કિંમત લેશો તો Ys 5X તે જ સમયે તમે બ્લોકને એક એલ્જીબ્રિક ફંકશન તરીકે રિપ્રેઝેંટ કરી શકો છો આ કિસ્સામાં આપણે આ ગેઇનને KM તરીકે રજૂ કર્યો છે K અને M બે અલગ અલગ વેરીયબલ્સ છે તેથી જો તમે K અને M વેરીયબલ્સ મૂકો તો તમને આ બ્લોકમાંથી કુલ ગેઇન મળશે તેથી YsKMX તેથી ગેઇન બ્લોક મૂળભૂત રીતે સિગ્નલ ઇનપુટને એમ્પ્લિફાય કરવા માટે વપરાય છે હવે આપણે ટ્રાન્સફર ફંક્શન વિશે વાત કરીએ જ્યારે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ વિશે ચર્ચા કરતા હતા ત્યારે આ ટ્રાન્સફર ફંક્શન કન્સેપ્ટ ની આપણે પહેલાથી ચર્ચા કરી છે તેથી ચાલો આપણે તે સમયે જે ચર્ચા કરી હતી તે ફરીથી કરીએ તેથી ઇનિશિયલ સંગ્રહિત એનર્જી વિના ફિક્સ લિનીઅર સિસ્ટમ માટે ટ્રાન્સફર ફંકશન કે જે આઉટપુટ ને ટ્રાન્સફોર્મ કરે છે કે જે YsHsU છે જ્યાં H એ સિસ્ટમનું ટ્રાન્સફર ફંક્શન છે અને U એ લાપ્લાસ ડોમેન માં રજૂ કરેલું ટ્રાન્સફોર્મ ઇનપુટ છે હવે જ્યારે મોટી સિસ્ટમ ના ભાગો સાથે કામ કરીએ છીએ ત્યારે આપણે સબસિસ્ટમ લાપ્લાસ ટ્રાન્સફોર્મ નો ઉપયોગ કરી શકીએ છીએ તેથી F એ લાપ્લાસ ટ્રાન્સફોર્મ સબસિસ્ટમ છે જે મૂળભૂત રીતે મોટી સિસ્ટમનો ભાગ છે અને X એ તે સબસિસ્ટમનું ઇનપુટ છે તે કિસ્સામાં ઇન્ટરમીડીએટ આઉટપુટ એ YsFsX છે હવે તમે કેવી રીતે રજૂ કરશો તમે આ સમીકરણને બ્લોક ડાયાગ્રામના રૂપમાં રજૂ કરશો કારણ કે X એ બ્લોકનું ઇનપુટ છે F એ ટ્રાન્સફર ફંક્શન છે અને Y એ આઉટપુટ છે તેથી YsFsX હવે જો આપણી પાસે ફર્સ્ટ ઓર્ડર સિસ્ટમ છે તો તે કિસ્સામાં ફર્સ્ટ ઓર્ડર સિસ્ટમ લાપ્લાસ ટ્રાન્સફોર્મ દ્વારા રજૂ કરી શકાય છે તેથી ફર્સ્ટ ઓર્ડર સિસ્ટમ માટે ટ્રાન્સફર ફંકશન બનશે FsAs1 આ ટ્રાન્સફર ફંક્શન એ વિશિષ્ટ ફર્સ્ટ ઓર્ડર સિસ્ટમ માટે હશે અને જો તમને તેને બ્લોક ડાયાગ્રામના રૂપમાં રજૂ કરવાનું કહેવામાં આવે છે તો તમે બ્લોકને ઇનપુટ તરીકે X આપશો બ્લોકમાં તમારી પાસે સિસ્ટમનું ટ્રાન્સફર ફંક્શન હશે કે જે As1છે અને Y એ આઉટપુટ હશે હવે ચાલો ઇન્ટીગ્રેટર બ્લોક વિશે વાત કરીએ તેથી જો તમને યાદ આવે તો જ્યારે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ વિશે ચર્ચા કરતા હતા ત્યારે આપણે ઇન્ટીગ્રેશન સંબંધિત ચર્ચા કરી હતી તેથી આપણે આ એનાલીસીસ માં તે ચર્ચાનો ઉપયોગ કર્યો છે જ્યાં આપણે ઇન્ટિગ્રેટર બ્લોક નું ટ્રાન્સફર ફંકશન શોધવા માંગીએ છીએ તે કિસ્સામાં જો તમે x ને ઇનપુટ તરીકે અને y ને આઉટપુટ તરીકે માનો તો yty00txdλ ઇનપુટ ફંક્શન xt નું ઇન્ટીગ્રેશન શોધવા માટે એ ડમી વેરિયેબલ છે હવે જો તમે y બરાબર 0 સમજો તે છે કે શરૂઆતમાં આ સિસ્ટમ પાસે કોઈ મૂલ્ય નથી તેથી તમે સરળતાથી લખી શકો છો yt0txdλ હવે જો તમે લાપ્લાસ માં રૂપાંતરિત કરો તો Ys1sXs જ્યારે આપણે પહેલાનાં વ્યાખ્યાનોમાં ઇન્ટિગ્રલ ટર્મ માટે લાપ્લાસ ટ્રાન્સફોર્મ ની ચર્ચા કરી ત્યારે આપણે આ વિશે ચર્ચા કરી હતી જ્યારે તમને ટ્રાન્સફર ફંકશન શોધવા માટે પૂછવામાં આવે ત્યારે આપણે Ys1sXs લખી શકીએ છીએ જેનો અર્થ એ કે તમારે YX શોધવાની જરૂર છે તેથી ઇન્ટિગ્રેટરના કિસ્સામાં YX1s હવે જ્યારે તમને શોધવા માટે કહેવામાં આવે બ્લોક ડાયાગ્રામ દોરવા માટે કહેવામાં આવે ત્યારે તમે ફક્ત બ્લોકના ઇનપુટ તરીકે X લખી શકો છો બ્લોકની અંદર તમારી પાસે ઇન્ટિગ્રેટરનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઇન્ટિગ્રેટર હશે અથવા તમે કહી શકો છો કે ટ્રાન્સફર ફંક્શનને સંબંધિત ઇન્ટિગ્રેટર તે 1s હશે હવે એવા બ્લોક્સ છે જે સિરીઝ કોમ્બીનેશન્સ માં હોઈ શકે છે હવે જ્યારે તમે કહો છો કે બ્લોક્સ સિરીઝ કોમ્બીનેશન્સમાં છે તેનો અર્થ એ છે કે બ્લોક્સ એક બ્લોકનું આઉટપુટ એ બીજા બ્લોકમાં ઇનપુટ તરીકે જશે પછી આપણે જોઈશું કે આ બે બ્લોક્સ સિરીઝમાં છે તમે ડાયાગ્રામ માં જોઈ શકો છો કે X એ ટ્રાન્સફર ફંક્શનF1 ધરાવતા બ્લોકનું ઇનપુટ છે તેથી આ બ્લોક માટે ઇન્ટરમેડીએટ આઉટપુટ V છે આ આઉટપુટ એ સીધા બીજા બ્લોકના ઇનપુટ તરીકે જાય છે જે F2 છે અને પછી છેવટે તમને Y મળે છે તેથી F1VX અને F2YV તેથી જો તમે આ 2 સમીકરણોનો ઉપયોગ કરો અને સરળ કરો તો તમે જોઈ શકો છો કે YsVsF1sF2 જ્યારે 2 બ્લોક્સ સિરીઝ માં હોય ત્યારે તમે તે બંનેને જોડી શકો છો અને એક જ બ્લોક દ્વારા રજૂ કરી શકો છો અને તે પછી બ્લોક F1sF2 હશે તેથી સિરીઝ કોમ્બીનેશન્સ ના કિસ્સામાં તમે ટ્રાન્સફર ફંકશનનો ગુણાકાર કરી શકો છો અને સિસ્ટમનું અંતિમ ટ્રાન્સફર ફંકશન મેળવી શકો છો હવે જો બ્લોક્સ સમાંતર કોમ્બીનેશન્સ માં હોય એટલે કે બે સિસ્ટમ સમાંતર હોવાનું કહેવાય છે જ્યારે તેઓ સામાન્ય ઇનપુટ ધરાવે છે અને તેમના આઉટપુટને સમિંગ જંકશન દ્વારા જોડવામાં આવે છે તેથી જો તમે અહીં આ આકૃતિ જુઓ F1sઅને F2s બે સબસિસ્ટમ્સ છે આ બે સબસિસ્ટમ્સના ટ્રાન્સફર ફંકશન F1sઅને F2s છે અને આ બે સિસ્ટમને સમાન ઇનપુટ આપવામાં આવે છે જે Xs છે તેથી તમને YsV1V2 આઉટપુટ મળશે તે કિસ્સામાં જો તમે સરવાળો કરો તો તમને YX મળશે જે સરવાળો F1s F2s છે હવે આપણે ફીડબેક સિસ્ટમ ના બ્લોક ડાયાગ્રામ વિશે વાત કરીએ તેથી આ મૂળભૂત રીતે સિસ્ટમનો એક લાક્ષણિક બ્લોક ડાયાગ્રામ છે જેમાં એક ફીડબેક લૂપ છે તેથી U એ ઇનપુટ છે અને Z એ ફીડબેક લૂપનું આઉટપુટ છે તેથી V તમે સરળ રીતે Us Z તરીકે જોઈ શકો છો અને આ ટ્રાન્સફર ફંક્શન U માં જાય છે અને તમને Y તરીકે આઉટપુટ મળે છે આ કિસ્સામાં સિસ્ટમમાં એક ફીડબેક લૂપ પણ છે આપણે જોઈશું કે આ ચોક્કસ બ્લોક ડાયાગ્રામ માં આપણી પાસે વિવિધ ઘટકો શું છે તેથી સિસ્ટમના ઇનપુટ અને આઉટપુટ માટેનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ U અને Y છે ટ્રાન્સફર ફંક્શનGYV જેને ફોરવર્ડ ટ્રાન્સફર ફંક્શન કહેવાય છે તેથી G ને ફોરવર્ડ ટ્રાન્સફર ફંક્શન કહેવાય છે જ્યારે H ના કિસ્સામાં તે ફીડબેક લૂપ માટે ટ્રાન્સફર ફંકશન છે તમારી પાસે HZY હશે તેથી આ ટ્રાન્સફર ફંક્શનને ફીડબેક ટ્રાન્સફર ફંક્શન કહેવામાં આવે છે જ્યારે તમે GH ને ભેગા કરો છો ત્યારે તમને બીજી ટર્મ મળે છે જેને ઓપન લૂપ ટ્રાન્સફર ફંક્શન કહેવામાં આવે છે તેથી આ ત્રણ એ સૌથી મહત્વપૂર્ણ ટ્રાન્સફર ફંક્શન્સ છે જેનો આપણે ફીડબેક સિસ્ટમને રજૂ કરવા માટે વારંવાર ઉપયોગ કરીએ છીએ હવે તેના ફોરવર્ડ અને ફીડબેક ટ્રાન્સફર ફંકશનના રુપમા આપેલ ફીડબેક સિસ્ટમના મોડેલ માટે આપણે સંપૂર્ણ ક્લોસ્ડ લૂપ સિસ્ટમ ના ટ્રાન્સફર ફંકશનને શોધી શકીએ છીએ તો આપણે કહી શકીએ કે આપણે ક્લોસ્ડ લૂપ ટ્રાન્સફર ફંક્શન શોધી શકીએ છીએ ક્લોસ્ડ લૂપ ટ્રાન્સફર ફંક્શન આ રીતે આપવામાં આવશે કહો કે કુલ આઉટપુટ T છે જેથી તમે TYU લખી શકો તો આપણી પાસે આ ત્રણ સમીકરણો છે VsUs Zs YsGsVs ZsHsY હવે આ ત્રણ સમીકરણોની મદદથી આપણે V અને Z ને દૂર કરીશું તેથી જ્યારે આપણે દૂર કરીએ છીએ ત્યારે આપણને મૂલ્ય મળે છે YsGsUs HsYs જેને ફરીથી ગોઠવતા 1GsHsYsGsU મેળવી શકાય છે ક્લોસ્ડ લૂપ ટ્રાન્સફર ફંક્શન TYUછે TsG1GsH તેથી આ ડાયાગ્રામ કે જે તમે આ વિશિષ્ટ કેસમાં જોયો છે તેથી જો તમે સંપૂર્ણ સિસ્ટમ લો અને સિસ્ટમના ટ્રાન્સફર ફંકશનને જુઓ તો આ ટ્રાન્સફર ફંકશન T બની જશે તમે આ સિસ્ટમને સમાન રૂપે ફીડબેક સિસ્ટમના ટ્રાન્સફર ફંક્શન સાથે સરળ બ્લોક તરીકે રજૂ કરી શકો છો જે G1GsH છે અને U ઇનપુટ તરીકે અને Y આઉટપુટ તરીકે છે હવે અહીં આ કિસ્સામાં આપણે કહીએ છીએ કે પાછલી ફિગરમાં આપણે જોઇ શકીએ છીએ કે સમિંગ જંકશન માં નેગેટીવ ફીડબેક સિગ્નલ હશે તેથી અહીં આપણે ફીડબેક સિગ્નલ તરીકે નેગેટીવ ઉમેર્યા છે સંપૂર્ણ ફીડબેક સિસ્ટમનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવા માટે હવે સિસ્ટમની અન્ય ગ્રાફિકલ રજૂઆત વિશે વાત કરીએ જે સિગ્નલ ફ્લો ગ્રાફ છે તેથી સિગ્નલ ફ્લો ગ્રાફ્સ એ વૈકલ્પિક સિસ્ટમ રજૂઆત પણ છે બ્લોક ડાયાગ્રામથી વિપરીત જેની આપણે લીનીઅર સિસ્ટમ માટે ચર્ચા કરી છે જેમાં બ્લોક્સ સિગ્નલ અને સમિંગ જંકશન હોય છે સિગ્નલ ફ્લો ગ્રાફના કિસ્સામાં આપણે જોઇશું કે લીનીઅર સિસ્ટમ માટે આપણે ફક્ત શાખાઓ બ્રાન્ચીસ જે સિસ્ટમને રિપ્રેઝેંટ કરે છે અને નોડ્સ જે સિગ્નલ ને રિપ્રેઝેંટ કરે છે તેમને જોઇશુ તેથી જો તમે શાખા બ્રાન્ચ જોશો જો તમે સિગ્નલ ફ્લો ગ્રાફ માં જોશો તો G એ સિસ્ટમનું ટ્રાન્સફર ફંક્શન છે અને નોડ એ સર્કલ દ્વારા રજૂ થાય છે જ્યાં X એ સિગ્નલ છે જે કા તો ઇનપુટ આઉટપુટ અથવા સિસ્ટમનું ઇન્ટરમેડીએટ સિગ્નલ હોઈ શકે છે હવે લાઈનની બાજુમાં આપણે ટ્રાન્સફર ફંક્શન લખીએ છીએ તેથી આ સિસ્ટમનું ટ્રાન્સફર ફંક્શન છે અને સિગ્નલના કિસ્સામાં આપણે તે ચોક્કસ નોડની નજીક ટ્રાન્સફર ફંક્શન લખીએ છીએ હવે તમે ફિગર જોશો જે નીચે છે તે સિસ્ટમ અને સિગ્નલના આંતર જોડાણ ને રજૂ કરશે હવે અહીં દરેક સિગ્નલ એ તેમાં આવતા સિગ્નલનો સરવાળો છે તેથી જો તમે આ આકૃતિ જુઓ અને X ની કિંમત શોધવાનો પ્રયત્ન કરો તેથી XR1G1 R2G2R3G3 હવે સિગ્નલની કિંમત C3 XG6 R1G1G6R2G2G6 R3G3G6 તેથી આ સિગ્નલ ફ્લો ગ્રાફ પ્રોપર્ટી એ સિસ્ટમના ટ્રાન્સફર ફંકશનને શોધવા માટે વધુ સરળતાથી મદદ કરશે હવે સિસ્ટમના ટ્રાન્સફર ફંક્શનને શોધતા પહેલાં ચાલો આપણે કેટલીક શરતો સમજીએ જેનો ઉપયોગ આપણે સિગ્નલ ફ્લો ગ્રાફ ની મદદથી સિસ્ટમનું ટ્રાન્સફર ફંક્શન શોધવા માટે કરીશું પ્રથમ લૂપ ગેઇન છે તે બીજા કોઇ નોડ માથી એક કરતા વધુ વાર પસાર કર્યા વિના એક નોડથી શરૂ કરીને તે જ નોડ પર સમાપ્ત થાય છે અને સિગ્નલ પ્રવાહની દિશાને અનુસરે છે તેના દ્વારા લૂપ ગેઇન એ બ્રાન્ચ ગેઇનોનો ગુણાકાર છે તેથી તેનો અર્થ એ કે જો તમને લૂપ્સ શોધવા માટે પૂછવામાં આવશે લૂપ્સ હશે પ્રથમ લૂપ તમે જોશો કે તમે આ ફેશનમાં ટ્રાવેલ કરતા હોવ આ એક લૂપ છે જ્યાં તમે એક જ નોડથી પ્રારંભ કરી રહ્યાં છો અને નોડ્સને એક કરતા વધુ વાર પસાર કર્યા વિના તે જ સમાન નોડ પર પાછા આવશો તેથી આ લૂપનો લૂપ ગેઇન G2sH1s હશે એ જ રીતે આપણે અન્ય લૂપ્સ પણ શોધી શકીએ છીએ આવી જ લૂપ આ એક છે તેથી આ G4sH2s બનશે બીજી લૂપ આ હોઈ શકે છે તેથી આ G4sG5sH3s બનશે એ જ રીતે ત્યાં બીજી લૂપ છે જે તમે આ વિભાગ નો ઉપયોગ કરીને ટ્રેસ કરી શકો છો તેથી આ G4sG6sH3s બનશે તેથી તમે આ સિગ્નલ ફ્લો ગ્રાફમાં જોશો કે આપણી પાસે ચાર સ્વતંત્ર લૂપ્સ છે હવે ચાલો ફોરવર્ડ પાથ ગેઇન વિશે વાત કરીએ તો ફોરવર્ડ પાથ ગેઇન શું છે ફોરવર્ડ પાથ ગેઇન એ સિગ્નલ ફ્લો ગ્રાફ નાં ઇનપુટ નોડથી આઉટપુટ નોડ સુધીમાં આવતા પાથમાં મળેલા ગેઇનનો ગુણાકાર છે અને તે સિગ્નલ ફ્લોની દિશામાં છે તેથી જો તમે આ સિગ્નલ ફ્લો ગ્રાફ જોશો તો ત્યાં કોઇ ચોક્કસ સિગ્નલ ફ્લો ગ્રાફ માટે 2 ફોરવર્ડ પાથ ગેઇન છે તે ફોરવર્ડ પાથ શું છે આવો કોઇ પાથ એ સીધો પાથ છે જે તમે જોઈ શકો છો કે ઇનપુટથી આઉટપુટને કનેક્ટ કરી રહ્યો છે તેથી તે ચોક્કસ ફોરવર્ડ પાથનો ગેઇન એ G1sG2sG3 sG4sG5sG7 છે તેથી આ એક સીધો પાથ છે બીજો પાથ શું હોઈ શકે અન્ય પાથ તે પાથ હોઈ શકે છે જે G6માથી પસાર થઈ રહ્યો છે તેથી તમને બીજો ફોરવર્ડ પાથ ગેઇન મળશે જે G1sG2sG3 sG4sG6sG7 છે તેથી સિગ્નલ ફ્લો ગ્રાફના સંદર્ભમાં તમને બે ફોરવર્ડ પાથ ગેઇન મળશે જે આપણે આ આકૃતિમાં જોઇએ છીએ આગળ નોન ટચિંગ લૂપ્સ શોધવાના છે તેથી નોન ટચિંગ લૂપ્સ એ એવી લૂપ્સ છે કે જેમાં કોઈ કોમન નોડ નથી તેથી જો તમે પાછલો કિસ્સો જુઓ તો આપણને 4 લૂપ્સ મળશે જેમાની સ્લોપ એ એક લૂપ છે જે અન્ય 3 લૂપ્સમાંથી કોઈને કનેક્ટ નથી કરતી પછી આપણે લખી શકીએ કે G2sH1 જે પ્રથમ લૂપ છે જે અન્ય 3 લૂપ્સને સ્પર્શતી નથી તેથી તે અન્ય 3 લૂપ્સ G4sH2 લૂપG4sG5sH3 અથવા લૂપ G4sG6sH3 તેથી આ લૂપ્સનું કોમ્બીનેશન એ નોન ટચિંગ લૂપ્સ ગેઇન હશે જ્યારે તમે નોન ટચિંગ લૂપ્સની ઓળખ કરો છો ત્યારે તમે સરળતાથી એક સમયે બે અથવા એક જ સમયે ત્રણ કે ચાર નોન ટચિંગ લૂપ્સ લઇને તેમાંથી સરળતાથી નોન ટચિંગ લૂપ્સ મેળવી શકો છો તેથી આ વિશિષ્ટ ફિગરમાં લૂપ ગેઇનનો ગુણાકાર કે જે G2sH1 છે અને લૂપ ગેઇન G4sH2એ એક સમયે બે લૂપ લેતા મળેલો નોન ટચિંગ લૂપ ગેઇન છે એ જ રીતે અન્ય માટે પણ તમે લખી શકો છો તેથી પહેલા આપણે આ લૂપ અને આ લૂપને ધ્યાનમાં લઈને નોન ટચિંગ લૂપ ગેઇન લઈશું પછી આપણે આ લૂપ અને બીજી લૂપને લઈ લૂપ ગેઇન લઈશું અને પછી ત્રીજી એક તમે આ લૂપ લો અને આ લૂપ તેથી તમારી પાસે નોન ટચિંગ લૂપ ગેઇનના 3 સેટ હશે જ્યાં તમે એક સમયે બે લેશો હવે લૂપ ગેઇન્સનો ગુણાકાર જેવો કે જો તમે આ લૂપ અને આ લૂપ લો તો આને નોન ટચિંગ લૂપ ગેઇન તરીકે ગણી શકાય નહીં કારણ કે નોડ્સ કોમન છે તેથી આપણે નોન ટચિંગ લૂપ ગેઇન માટે ફક્ત તે લૂપ જ ધ્યાનમાં લઈશું જેમાં નોડ્સ કોમન નથી હવે આપણે એ પણ ઓળખી શકીએ છીએ કે ત્યાં કોઈ નોન ટચિંગ લૂપ ગેઇન નથી જ્યાં આપણે એક જ સમયે ત્રણ લૂપ્સ લઈ શકીએ કારણ કે આપણે ત્રણ નોન ટચિંગ લૂપ્સ શોધી શકતા નથી જેમા નોડ કોમન ન હોય તેથી આપણી પાસે ફક્ત બે સેટ હશે બે નોન ટચિંગ લૂપ ગેઇન એટલે કે જ્યારે આપણે એક સમયે બે લૂપ્સ લઈએ છીએ ત્યારે જ આપણને નોન ટચિંગ લૂપ ગેઇન મળશે હવે ચાલો મેસનના નિયમ Mason's rule વિશે વાત કરીએ જે સિસ્ટમના ટ્રાન્સફર ફંકશનને શોધવા માટે મહત્વપૂર્ણ છે સામાન્ય રીતે સિસ્ટમ ટ્રાન્સફર ફંક્શન એ પહોચવા માટે બ્લોક ડાયાગ્રામ રિડક્શન ને મૂળભૂત સંબંધોની ક્રમિક એપ્લિકેશન ની જરૂર પડે છે આ તે છે જે આપણે બ્લોક ડાયાગ્રામના કિસ્સામાં જોયું છે જ્યાં આપણે સિસ્ટમના અંતિમ ટ્રાન્સફર ફંકશન સુધી પહોચવા માટે મૂળભૂત સંબંધો લાગુ કરવા પડશે હવે મેસનના નિયમની મદદથી આપણે નિયમનો ઉપયોગ કરીને સિગ્નલ ફ્લો ગ્રાફને વિશિષ્ટ ટ્રાન્સફર ફંક્શનમાં ઘટાડી શાકીએ છીએ જે આઉટપુટ ને ઇનપુટ સાથે સંબંધિત કરે છે અને આને સિગ્નલ ફ્લો ગ્રાફમાથી ટ્રાન્સફર ફંક્શનમાં રૂપાંતરિત કરવા માટે ફક્ત એક જ સૂત્ર ની જરૂર પડે છે અને આ સૂત્ર એસ જે મેસન દ્વારા રજૂ કરવામાં આવ્યું જ્યારે તેમણે સિગ્નલ ફ્લો ગ્રાફને એક સાથે સમીકરણો સાથે જોડ્યા જે ગ્રાફમાંથી લખી શકાય છે હવે જ્યારે તમારી પાસે અનેક નોન ટચિંગ લૂપ્સ હોય ત્યારે તેમાં જટિલતા શામેલ હોય છે તેથી જો તમારી પાસે મોટી સંખ્યામાં નોન ટચિંગ લૂપ્સ છે તો સૂત્રની જટિલતા વધશે આ આપણે સમજી શકીએ છીએ કે જ્યારે આપણે સૂત્ર જોયું જે મેસન દ્વારા આપવામાં આવ્યું હતું ઘણી બધી સિસ્ટમમા સામાન્ય રીતે આપણી પાસે નોન ટચિંગ લૂપ્સ હોતી નથી તેથી તે રીતે આ ટ્રાન્સફર ફંકશન શોધવા માટે ખૂબ જ સરળ હશે સામાન્ય રીતે જ્યારે તમારી પાસે કોઈ નોન ટચિંગ લૂપ ના હોય અથવા ફક્ત થોડી નોન ટચિંગ લૂપ હોય ત્યારે તમે મેસનના ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકો છો અને સરળતાથી ટ્રાન્સફર ફંક્શન શોધી શકો છો તો ચાલો જોઈએ કે મેસન નિયમ શું હતો તો માની લો કે જો Cઆઉટપુટ અને R ઇનપુટ લાપ્લાસ ટ્રાન્સફોર્મ છે જેથી સિસ્ટમના ટ્રાન્સફર ફંક્શનને CR તરીકે રજૂ કરી શકાય છે જે મેસનના નિયમની મદદથી આપી શકાય છે GCRkTkk એ સરવાળો સૂચવે છે k ફોરવર્ડ પાથની સંખ્યા Tk k મો ફોરવર્ડ પાથ ગેઇન 1 લૂપ ગેઇનએક સમયે લીધેલા બે નોન ટચિંગ લૂપ ગેઇન્સ એક સમયે લીધેલા ત્રણ નોન ટચિંગ લૂપ ગેઇન્સ એક સમયે લીધેલા ચાર નોન ટચિંગ લૂપ ગેઇન્સ તેથી એ તમને વ્યક્તિગત લૂપ ગેઇન તેમજ જ્યારે તમે એક સમયે બે અથવા ત્રણ અથવા ચાર અને તેથી વધુ વખત લૂપ લેશો ત્યારે નોન ટચિંગ લૂપ ગેઇન સંબંધિત લૂપ ગેઇન આપશે હવે k Δ માં kth ફોરવર્ડ પાથના નોન ટચિંગ લૂપ ગેઇન ટર્મસ તેથી આપણે આપણી આ ચર્ચાને આ સમયે બંધ કરીએ છે અને આપણે આવતી કાલે આગળ વધીશું આભાર